હેલ્લો મિત્રો આ સત્રમાં આપણે વાતચીત વિશે વાત કરવાના છીએ આપણે છેલ્લે લીધેલો વિષય કથન કૌશલ્ય અંગેનો હતો અને દેખીતી રીતે વાતચીત એ વધુ સર્વગ્રાહી સંદર્ભ છે જેમાં કથન એક પેટા એકમ છે અને શ્રવણ બીજો પેટા એકમ છે અને આપણે જ્યારે વાતચીત વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આખી આંતરક્રિયાની પ્રક્રિયાને ધ્યાને લેવાના છીએ આપણે પરિવેશને પણ ધ્યાને લેવાના છીએ આપણે અશાબ્દિક પ્રત્યાયન અને અન્ય કેટલીક બાબતોને પણ ધ્યાને લેવાના છીએ આમ હું શરૂઆતમાં આપણે સાથે મળીને જે વિવિધ બાબતો કરવાના છીએ તેની રૂપરેખા આપવા માગું છું તો હું પ્રવૃત્તિઓની શ્રેણી વિશે કહીશ હું કોઈક રીતે ઓછામાં ઓછી ત્રણ જુદી જુદી પ્રવૃત્તિઓની રચના કરીશ જે હું તમને આપીશ આપણે મૌન વિશે થોડી વાત કરીશું વાતચીત થતી હોય તે સંદર્ભમાં મૌન પ્રસ્તુત છે હકીકતે હું જ્યારે મૌન વિશે વાત કરીશ ત્યારે હું તમને એક રસપ્રદ ગ્રાફ દેખાડીશ જે લાંબા સમય પહેલાં મારા એક વિદ્યાર્થીએ મને આપેલ અને તે પણ સંભવતઃ આપણે જે રીતે વાતચીત કરીએ છીએ તેની આંતરદ્રષ્ટિ વિકસાવશે આપણે વાતચીતમાં સમાવિષ્ટ પ્રક્રિયા વિશે વાત કરીશું જ્યારે આપણે લોકોના સંદર્ભ વિશે આંતરક્રિયા કરીશું ત્યારે આપણે જુદા જુદા પ્રકારના મહોરાં પહેરીએ છીએ તેના વિશે વાત કરીશું અને પછી સમગ્ર બાબતનું સમાપન કરીશું તો હવે ચાલો પહેલી પ્રવૃત્તિની કલ્પના કરીએ હવે તમે જુઓ છો કે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે જ્યાં હું ખરેખર તમારી સાથે પ્રવૃત્તિ કરી શકીશ નહિ હું નિશ્ચિત રીતે તમને લિંન્ક ની ઓળખ આપીશ અને નિશ્ચિત રીતે તેને ડિસ્કશન ફોરમ માં મૂકીશ જે સ્થાને તમે જઈ શકો અને જુઓ કે આપણે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાને લઈએ છીએ ત્યારે લોકો કેવી રીતે વાતચીત કરે છે જ્યારે એક પછી એક બે વ્યક્તિઓ ઉભી છે ત્યારે ધ્યાનકેન્દ્ર ખૂબ વિચિત્ર બને છે ચાલો હું તમને જણાવું છું જ્યારે તમને સમજાય છે કે તમે આજુબાજુમાં ફરી જઈ શકો અને એકબીજા સામે જોઈ શકો પાછળ ફરીને જોવાનું આપણું વલણ ખૂબ મજબૂત છે મારા વિદ્યાર્થીઓ પાસેથી મને આ જાણવા મળ્યું છે પણ વિચાર એ છે કે જ્યારે તમે તમારા હાથનો ઉપયોગ કરી રહ્યા છો તમે તમારા ચહેરાના હાવભાવનો ઉપયોગ કરી રહ્યા છો અને બીજી વ્યક્તિ તે ખરેખર જોઈ શકતી નથી તો મૂળભૂત રીતે તેનો અર્થ એ થાય છે કે તમે આજુબાજુમાં ફરી જાઓ તમારા મિત્ર સામે જુઓ અને વાતચીત શરૂ કરો તમે તે જ બાબતો ફરીથી કહો અને તમને જણાય છે કે ઘણી વધુ માહિતી ઉપલબ્ધ છે આમ એકાએક આપણને સમજાય છે કે વાતચીત એ તમે પ્રત્યાયન કરો છો તે લખાણ અથવા તમે ઉપયોગ કરો છો તે અવાજ માત્ર નથી કારણ કે હા આપણે કથન કૌશલ્ય વિશે વાત કરેલી છે અને આપણે અવાજ વિશે વાત કરેલી છે અને આપણે જાણીએ છીએ કે તે પ્રસ્તુત છે પણ તમને એકાએક સમજાય છે કે જ્યારે તમે બાજુએ ફરો છો અને કથન કરો છો ત્યારે ચહેરાના હાવભાવ અને શરીર અને તેની અંગચેષ્ટાઓના માધ્યમ દ્વારા ઘણી વધુ માહિતી મળે છે અને જ્યારે આમ થાય છે ત્યારે પ્રત્યાયન કરવાની સંપૂર્ણ રીત બદલાઈ જાય છે આથી આપણે ધ્યાને રાખવાનો આ રસપ્રદ મુદ્દો છે આ એવો મુદ્દો છે જેના વિશે આપણે સંવેદનશીલતા કેળવવાની જરૂર છે કલ્પના કરો કે તમે કોઈની સાથે ફોન પર મોબાઈલ પર વાત કરી રહ્યા છો કલ્પના કરો કે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો જે ત્યાં ઉપસ્થિત નથી કદાચ તમે જે શબ્દોનો અને અવાજનો ઉપયોગ કરીને જે કહી રહ્યા છો તે વધુ સારી રીતે કરવું પડે છે કારણ કે ઘણી બધી માહિતી જેમકે તમે સ્મિત કરી રહ્યા છો તેનો અભાવ છે બીજી વ્યક્તિ જાણતી નથી કે તમે તેના પ્રત્યે ધ્યાન આપી રહ્યા છો કે નહિ તમને રસ પડી રહ્યો છે કે નહિ આ એવી બાબતો છે જેને ફોન પર જાણવી અશક્ય છે સિવાય કે તેને તમારા તેવા શબ્દોથી કે તેવા લહેકાથી કે તેવી કથન તરાહથી પ્રત્યાયન કરો છો તમે જે અવાજનો ઉપયોગ કરો છો તેનાથી તમે તમારા અવાજમાં ઉત્સાહ તમારા અવાજમાં ઉત્તેજના તમારા અવાજમાં ઉદાસી લાવી શકો છો હવે આ સંવેગો કે જે સામાન્ય રીતે બાકીના બે અશાબ્દિક પ્રકારો ચહેરાના હાવભાવ અને અંગચેષ્ટા અને અંગસ્થિતિના સંયોજનથી ખૂબ ખૂબ સરળતાથી પ્રતિબિંબિત થાય છે તેનો અહીં અભાવ છે તો આ તે છે જેનો તમે પ્રયત્ન કરી શકો હું ચોક્કસ ભલામણ કરીશ કે તમે તમારા એક મિત્ર સાથે આ કરો અને જાણો કે તમને કેવો અનુભવ થાય છે આ પહેલી પ્રવૃત્તિ છે જેનું હું તમને સૂચન કરું છું બીજું શ્રવણ છે હવે મેં તમને કહ્યું તે પ્રમાણે વાતચીતમાં કથન અને શ્રવણનું સંયોજન હોય છે તમે બે વ્યક્તિને વાતચીત કરવાનું કહો છો એક કથન કરે છે અને બીજો એવું વર્તન કરે છે જાણે કે તે સાંભળતો નથી કે શ્રવણ કરવામાં રસ નથી આપણે આના વિશે અગાઉના વર્ગોમાં વાત કરેલી છે પણ આ કેવું લાગે છે તેનો સ્વાનુભવ છે જો તમે આ રીતે વર્તી રહ્યા છો તો તમને તરત જ સમજાશે કે જ્યારે બીજી વ્યક્તિ તમને સાંભળી રહી નથી તમને અડધું સાંભળવાનો અભિનય કરી રહી હોય ત્યારે કેટલું ખરાબ લાગે છે મેં તમને પહેલાં જણાવેલી બાબત એવી છે કે જેને અહીં ખરેખર અનુભવી શકાય છે હવે પછી જ્યારે તમે આ કરશો તમે જોશો કે તમે બીજી વ્યક્તિને તે સાંભળી રહી હોય તેવો અભિનય કરવાનું કહો છો બીજી પ્રવૃત્તિ આપણને બે જુદી જુદી રીતે મદદ કરશે પહેલું કે ખરેખર પારસ્પરિક ફરક અનુભવવો પરંતુ તેના કરતાં પણ વધુ મહત્ત્વનું છે કે તમે એ નોંધ લેતા થાઓ છો કે તે અથવા તેણીને જેમાં રસ છે તેનું પ્રત્યાયન કરવા માટે કયા ઉપકરણોને ઉપયોગમાં લે છે અને જ્યારે તમે તેવું વર્તન કરો છો કે તમને સાંભળવામાં રસ છે ત્યારે તમને રસ પડે છે તેવું પ્રત્યાયન કરવા માટે તમે કયા ઉપકરણોને ઉપયોગમાં લો છો તેની ચકાસણી કરો તે તમને આંતરદ્રષ્ટિ આપશે કે તમે કેટલી ચોક્કસાઈથી તમે કેટલું પૂર્ણપણે તમારા શરીર તમારી આંખોનો સંપર્ક તમારો અવાજ તમારી આંગિક ભાષા સ્મિત ચહેરાના હાવભાવનો ઉપયોગ કરી રહ્યા છો અને તે કેટલું અર્થસૂચકતાથી તમારા ધ્યાનના સ્તરનું પ્રત્યાયન કરે છે તો તમને યાદ છે આપણે અગાઉના વર્ગોમાં આંખોથી સંપર્ક જાળવવા ધ્યાન સ્થાપિત કરવા ધ્યાન આપવા અંગે વાત કરેલી હતી પરંતુ ચોક્કસાઈથી તમે કેવી રીતે ધ્યાન આપો છો તમે કેવી રીતે આંતરિક ધ્યાન આપો છો પરંતુ શું બીજી વ્યક્તિ તે જાણી શકે છે કે તમે ધ્યાન આપી રહ્યા છો હવે આ ખૂબ ખૂબ અગત્યનું છે અને આ પ્રવૃત્તિઓ તમે સમજી શકશો અને આ પ્રયુક્તિની બાજુ છે ત્રીજું તે છે જેમાં શ્રવણનો ભાગ સક્રિય રીતે સંકળાયેલો છે આપણે ત્રીજા વર્ગમાં જ્યારે શ્રવણ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે કરેલું છે આમ બે વ્યક્તિઓને એક જટિલ સંદેશ કહેવાનું કહો પહેલી વ્યક્તિ કથન કરે છે અને બીજી વ્યક્તિ તેનું શાબ્દિક રૂપાંતર કરે છે ત્યારે તેમાંથી કેટલુંક સંચારિત થાય છે કારણ કે તમે જુઓ છો તેમ જ્યારે સંદેશાના વિષયવસ્તુનું ભારણ વધે છે ત્યારે તેને યાદ રાખવાની ક્ષમતા ઘટે છે ભૂલાઈ જાય છે આપણે તેમાંથી કેટલું યાદ કરી શકીએ છીએ અને આપણે કયા ઘટકોને યાદ કરી શકીએ છીએ કારણ કે આપણું જીવન વાતચીતોથી ભરેલું છે અને આપણે રેકોર્ડર સાથે રાખીને ફરતા નથી અને આપણે દરેક વખતે નોંધો કરતા નથી તો એવું કેવી રીતે બને છે કે અગત્યની માહિતી ફિલ્ટર કરવા માટે આપણે આપણા મગજનો પ્રયુક્તિપૂર્ણ ઉપયોગ કરીએ છીએ હવે અહીં મહાવરો અને ચોથી પ્રવૃત્તિ છે આ બીજી પ્રવૃત્તિ છે જે તમારે એક પછી એક કરવાની છે કે જે તમને ટેલિફોનિક વાતચીતનો ખ્યાલ આપે છે જ્યાં બીજા સંકેતો મળતા નથી અને છતાં તમારે માહિતી જાળવવાની છે મહેરબાની કરીને યાદ રાખો કે જ્યારે માહિતી આપવા માટે બહુવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રખરતાથી યાદ રહે છે સ્મૃતિ સઘન બને છે આથી એક જ માહિતીને જ્યારે બહુવિધ માધ્યમો હોય છે તમે કથન કરી રહ્યા છો તમે ખાસ જગ્યાએ ઊભા છો તમારી આજુબાજુ ખાસ પ્રકારની ગંધ કે ધ્વનિ છે આ તમામ બાબતો સ્મૃતિને ઉત્તેજિત કરે છે આથી સ્મૃતિ સમૃદ્ધ બને છે અને યાદ કરવાનું સરળ બને છે તમે જ્યારે કોઈની સાથે ફોન પર વાતચીત કરો છો ત્યારે આમ થતું નથી આથી કદાચ તમારે નવી પ્રયુક્તિઓ વિકસાવવી પડશે અને આપણે જ્યારે તેની ચર્ચા કરીશું ત્યારે આપણે જાણીશું કે તમે કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરો છો તેમ કરવામાં મજા આવશે આ સમસ્યાના વાટાઘાટ માટે તમે કેવી રીતે પ્રયત્ન કરો છો તે જાણવું ઉત્તેજનાપૂર્ણ હશે હવે મૌન તે આપણા જીવનનો ખૂબ અગત્યનો ભાગ છે શરૂઆત કરીએ તો મૌન વગર બાબતો એક સાથે ભેગી થઈ જશે બાબતો એકબીજામાં ભળી જશે અને આપણે તેમાંથી અર્થ સમજી શકીશું નહિ આથી આ અર્થમાં મૌન મહત્ત્વનું છે મૌન અવકાશનું પણ પ્રતીક છે ઘણી બૌદ્ધ કથાઓ એવી છે જે બુદ્ધના મૌન અંગેની છે અને છતાં કેટલીક રીતે તે પ્રત્યાયન કરે છે જોકે હું આ કથાઓમાં વિસ્તૃત નહિ જાઉં આમ દાખલા તરીકે તીરની કથા કે જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે બુદ્ધને એવા પ્રશ્નો પૂછવામાં આવેલા કે જીવનનો અર્થ શો છે મૃત્યુ પછી આપણે ક્યાં જઈએ છીએ શું ઉપર સ્વર્ગ છે શું નીચે નર્ક છે અને આવા પ્રશ્નો પર તેઓ મૌન ધારણ કરી રાખતા અને આપણને આ કથા તેના મુખેથી કહેવાયેલી છે કે શા માટે તેઓ મૌન ધારણ કરી રાખતા ભગવાન બુદ્ધ કહેતા કે કોઈ તમારા શરીરને તીર મારે તો તમે શું કરશો શું તમે તીર ખેંચી નાખશો કે તીર કઈ દિશામાંથી આવ્યું તે પૂછશો શું તીરના ત્રણ આરા છે કે પછી શું તેની ટોચ ધાતુની છે શું તે સીધું છે કે કમાન ખેંચેલું છે તમે આ પ્રશ્નો પૂછવાના નથી તે જ રીતે જીવન પણ યાતનાઓથી ભરેલું છે આપણને ઘણી બધી મુશ્કેલીઓ છે આપણો મૂળ હેતુ મુશ્કેલીઓ અને યાતનાઓથી આપણી જાતને અલગ કરવાનો છે અને નહિ કે આવા પ્રશ્નો પૂછવાનો કે મૃત્યુ પછી બીજું જીવન છે કે નહિ આપણને કેવા પ્રકારના ફળ મળી શકે કારણ કે આ જીવન આ યાતના સાથે આપણે તત્કાલ નિસ્બત છે તો આ પરિસ્થિતિમાં આપણી પાસે મૌનના કિસ્સા છે આથી અહીં આ ખાસ સંદર્ભમાં મૌનને લાવવાનું કારણ એ છે કે તમે સમજી શકો કે મૌન વાતચીતમાં ખૂબ અગત્યનું બને છે મૌન પ્રત્યાયન કરી શકે છે મૌન ખાસ બાબતોને ચોક્કસ સ્તરે મહત્ત્વ અને સૂચિતાર્થ આપે છે તમે ઘણી વ્યૂહાત્મક રીતે મૌનનો ઉપયોગ કરી શકો તેમાંની એક રીત એટલે લોકો તરફ અતડા બનવું અને પછી ટૂંકા વિરામ બાદ મૌન બાદ પોતાના કિસ્સાને વધુ અર્થપૂર્ણ વધુ સચોટ બનાવવા માટે પ્રતિભાવ સ્વરૂપે બોધકથા કહેવી થોડા સમય માટે બુદ્ધે ઉપયોગ કરેલ મૌન તો આ એક બાબત છે જે હું તમને આપી રહ્યો છું મને ખબર નથી કે તમે મૌનનો કેવી રીતે ઉપયોગ કરવાના છો પણ તમે તમારી વાતચીતમાં ખૂબ ખૂબ અર્થપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરી શકો અલબત્ત ઘણી વાર મૌન તમે કોઈના પર ગુસ્સે થયેલા છો તેવું કહેવાની પણ એક રીત છે પણ વારુ તે જ રીત નથી શ્રવણ કૌશલ્યના સંદર્ભમાં આપણે સમજી ચૂક્યાં છીએ તેમ મૌન તે સમજવાની રીત છે પણ અન્ય કાલ્પનિક રીત વિશે વિચારો કે જ્યાં મૌનનો ઉપયોગ કરી શકાય અને જ્યારે તમે ફોરમમાં ચર્ચા કરો ત્યારે અમને જણાવો હવે બીજી બાબત હું કહેવા માગું છું તે આપણે ખરેખર વાતચીત કરીએ ત્યારે મૌન અથવા મૌનના અભાવની શક્યતાનું દ્રષ્ટાન્ત આપવા માંગું છું જેમ કે થોડી વાર પહેલાં મેં કહ્યું હતું કે ઘણા સમય પહેલાં મારા વિદ્યાર્થીએ મને ત્રણ ગ્રાફ બતાવેલા અને હું તમને તે ત્રણ ગ્રાફ દેખાડીશ શરૂઆતમાં હું માનતો હતો કે તે ખૂબ ભરચક અને જટિલ લાગશે પરંતુ સમયના કોઈ એક તબક્કે કદાચ તમે તેનો અર્થ સમજી શકો જે રીતે હું તેનો અર્થ ત્યારે સમજી શક્યો જ્યારે મારા એક વિદ્યાર્થીને તે દોરતા જોતો હતો હવે તેણે મને કહ્યું કે આ ત્રણ ગ્રાફ ત્રણ જુદી જુદી સંસ્કૃતિઓ અને જે તે સંસ્કૃતિમાં મૌનનો જે રીતે ઉપયોગ થાય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે ચાલો કહીએ કે પહેલી અમેરિકન સંસ્કૃતિ જ્યાં આ ભાગ એક વ્યક્તિને કથન કરતાં અને આ ભાગ બીજી વ્યક્તિને શ્રવણ કરતા દર્શાવે છે આમ આ A અને આ B છે અહીં વાતચીત ચાલી રહી છે વચ્ચે સહેજ પણ મૌન નથી પરંતુ એક નાનકડો વિરામ છે જે પળે કોઈ પ્રત્યાયન કરતું અટકે છે બીજી વ્યક્તિ પ્રત્યાયન કરવાનું શરૂ કરી દે છે બીજું ઉદાહરણ પ્રત્યાયન કરવાની જાપાનીઝ રીતનું છે જ્યાં તમે જુઓ છો કે જ્યાં પહેલી વ્યક્તિ કથન કરે છે ત્યાર પછી બીજી વ્યક્તિ એક વિરામ બાદ કથન કરે છે અને અહીં મૌનનો ભાગ છે આમ મૌન અહીં અગત્યની ભૂમિકા ભજવે છે અને આથી વાતચીત ચાલુ રહે છે અને આ કથન કરવાની ભારતીય રીત છે જ્યાં તમે જુઓ છો કે બંને વ્યક્તિઓ એક સાથે કથન કરી રહી છે આથી વાતચીત તે ખરેખર રહી છે વાતચીત નથી તે એક પ્રકારનો ઘોંઘાટ છે કારણ કે દરેક વ્યક્તિ એક સાથે કથન કરવાનો પ્રયત્ન કરી આથી અહીં વિરામ માટે કોઈ અવકાશ નથી મૌન તો ભૂલી જાઓ આમ જુદી જુદી સંસ્કૃતિઓમાં જે રીતે વાતચીત થાય છે તેને જોવાની આ રમૂજી રીતે છે ભારતીય સંસ્કૃતિમાં પણ જુદા જુદા સમુદાયો છે જે જુદી જુદી રીતે વાતચીત કરે છે આ માત્ર સાંસ્કૃતિક ભેદ અને મૌન અને વિરામ અથવા વિરામનો અભાવ જુદી જુદી સંસ્કૃતિમાં જે ભૂમિકા ભજવે છે તેના વિશે તમને સભાન બનાવવા માટે છે કારણ કે જ્યારે આપણે વાતચીત વિશે વાત કરીએ છીએ ત્યારે એક મહત્ત્વની બાબત સંસ્કૃતિ છે જેની અંદર વાતચીત થઈ રહી હોય છે હવે તમે જુઓ છો તેમ વાતચીત એટલે શું કદાચ આ બહુ જ સાદો અને ક્ષુલ્લક પ્રશ્ન છે કે આપણને આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં રસ પડે નહિ પણ આપણે બે કે બે થી વધુ વ્યક્તિઓ વિશે વાત કરી રહ્યા છીએ જેઓ એકબીજા સાથે કથન કરી રહ્યા છે અને પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વાતચીત છે જ્યારે આપણે વાતચીત વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે મેં જેની સાથે લાંબો સમય કામ કરેલું તેવા વરિષ્ઠ મિત્રને આઠ વર્ષના સમયગાળા પછી મળવા અંગેનો નાનકડો ટૂચકો કે પ્રસંગ કહેવા દો

હવે આ વાતચીત હતી તે કેટલેક અંશે કેટલીક રીતે એકપક્ષીય વાતચીત હતી કારણ કે તે તેના હતોત્સાહ વિશે વાત કરી રહ્યો હતો તેનો પુત્ર શું કરી રહ્યો છે તે શું નહોતો કરી રહ્યો અને અન્ય અનેક બાબતો પણ તમે જાણો છો તેમ તે કદાચ વીસ મિનિટ સુધી બોલ્યો અને મારે રાહ જોવી પડી અને સમયના જુદા જુદા તબક્કે કદાચ હું કેટલેક અંશે તમને જણાવેલી જુદી જુદી બાબતોનું અનુસરણ કરી રહ્યો હતો અને કદાચ કેટલાક કિસ્સામાં હું તેમ નહોતો કરી રહ્યો પણ મોટાભાગે હું ત્યાં શ્રોતા હતો અને અંતે તમે જુઓ છો તેમ તે આમતેમ ફરીને મારે તેને જે જણાવવાનું છે તેનો વિચાર કરતાં તે બેસી જાય છે મારે તેને મારા કેટલાક વિદ્યાર્થીઓ માટેના એક કાર્યક્રમની સ્પોન્સરશિપ વિશે કંઈક જણાવવાનું હતું અને મેં પ્રત્યક્ષ રીતે તે વાત ન કાઢી પરંતુ વાતચીત અંત તરફ હતી ત્યારે અમે વાતચીત કરી અને તે એ જાણવા ઉત્સુક હતો કે અમે એકબીજાને જાણીએ છીએ તે હકીકત સિવાય બીજા કોઈ ચોક્કસ કારણથી આવ્યો છું કે કેમ અને પછી જ્યારે મેં પ્રાસંગિક રીતે વાત મૂકી ત્યારે તેને ઝબકારો થયો અને આ બાબત અંગે તેને સહેજ પણ ક્ષોભ ન હતો મેં શીખેલો એક બોધપાઠ એ હતો કે વ્યક્તિગત બાબતોની જાણકારીના સંદર્ભમાં ધીરજ રાખવી અને બિન મહત્ત્વના ભાગને મહત્ત્વ આપવાથી દૂર રહેવું કારણ કે પ્રાથમિકતા એ હકીકતને આપવામાં આવી હતી કે અમે વૈયક્તિક સ્તરે વાત કરી રહ્યા હતા અને અમે તે બાબત વિશે વાત કરી રહ્યા હતા જે તેના માટે ખૂબ ગંભીર અને ઊંડી નિસબત ધરાવતી હતી જેનાથી તે સમજી શક્યો કે મારે જે જણાવવાનું હતું તે મેં ત્યાં સુધી ન જણાવ્યું કે હું જ્યારે જઈ રહ્યો હતો ત્યારે છેવટે તેણે પૂછ્યું આનું પણ કેટલુંક મૂલ્ય છે અને આથી તેણે એને મહત્ત્વનું મૂલ્ય આપ્યું તો આ બોધપાઠ હું ત્યાંથી શીખ્યો કે કેટલીક વાર ધીરજ કેટલુંક અનુમાન કેટલીક કાળજી અને સમજ વાતચીતના સંદર્ભમાં અર્થસૂચક અને અર્થપૂર્ણ પ્રત્યાયન માટે લાંબા ગાળે જરૂરી છે હવે સમાવિષ્ટ પ્રક્રિયાઓ થોડી વાર પહેલાં અમે સમાવિષ્ટ વિવિધ પ્રક્રિયાઓ વિશે તમને કહ્યું હતું હવે આપણી તેના વિશે વિગતે વાત કરીશું આપણે તેના વિશે અગાઉ વિસ્તારપૂર્વક સમજ્યા છીએ લખાણ વિશે જ્યારે કોઈ ભાષામાં બોલે છે ત્યારે દેખીતી રીતે આપણે સાંભળીએ છીએ આપણે તે શૈલી માટે સાંભળીએ છીએ સ્વર છાયા માટે સાંભળવું આપણે સાથે હતા ત્યારે અગાઉના વર્ગમાં અર્થસૂચક સ્તરે મહત્ત્વ આપેલું છે હવે આપણે કથન વિશે વાત કરીએ છીએ કથનના સંદર્ભમાં વળી અગાઉના વર્ગમાં તેમજ અહીં મેં તમને કહ્યું છે કે જે ભાષામાં તમે કથન કરો છો તે ખૂબ જ અર્થપૂર્ણ છે ભાષા દ્વારા હું એમ નથી કહેવા માગતો કે તમે રીતભાતનું ચોક્કસપણે અનુસરણ કરો પરંતુ હું એ પ્રત્યાયન કરવા માગું છું કે ભાષા ચોક્કસ બાબતો જેવી કે નમ્રતા નિસ્બત સમજ જણાવવાની ઇચ્છા અને આવી અન્ય બાબતો પ્રત્યાયન કરી શકતી હોવી જોઈએ આથી તમે જે બાબતો કહો છો તે દેખીતી રીતે જ આ બધા અર્થોનું અન્ય વ્યક્તિને પ્રત્યાયન કરે છે ફરીથી શૈલી જ્યારે આપણે અવાજ વિશે વાત કરી હતી ત્યારે આપણે ચોક્કસ રીતે શૈલીની વાત કરી હતી અને શૈલી તે ખૂબ ખૂબ વૈયક્તિક ઘટક છે પણ તેને અનુલક્ષમાં લેવાની છે કેટલાક લોકો ખરાબ શૈલી નબળો સ્વર લય ખૂબ ઝડપી કથન કરવું નીરસતાથી બોલવું વગેરે ધરાવે છે હવે આ કેટલીક એવી બાબતો છે જે પ્રભાવક પ્રત્યાયન અને વાતચીતમાં અવરોધો બની શકે છે આથી તેના પ્રત્યે કાળજી દાખવવી જોઈએ સ્વર છાયાને આપણે અગાઉ મહત્ત્વ આપેલું છે આથી હું તેના વિશે વાત કરીશ નહિ અન્ય કેટલીક પ્રક્રિયાઓ પણ સમાવિષ્ટ છે અને આ એક છે જેને હું થોડી વિસ્તૃત રીતે લઈશ આપણે અગાઉની બાબતો વિશે વધુ ઊંડાણપૂર્વકની કક્ષાએ વાત કરેલી હતી અને જ્યારે વાતચીતના સંદર્ભમાં આપણે આંગિક ભાષા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે કદાચ આમાંની કેટલીક બાબતોને મહત્ત્વ આપવું અગત્યનું છે હવે હું એ કરવા જઈ રહ્યો છું કે તમને કેટલીક સ્લાઈડ આપીશ અને આપણે જ્યારે ડિસ્કશન ફોરમ તરફ જઇએ ત્યારે હું જે સાહિત્ય સામગ્રી મુકું છું તેની ચકાસણી કરો લિન્ક્સ તરફ જુઓ કે જે દૂરવર્તી ક્ષેત્ર આંખોથી સંપર્ક સ્થાપિત કરવો ચહેરાના હાવભાવ અંગચેષ્ટાઓ અને અંગસ્થિતિ સંબંધિત છે આપણે નીચેથી શરૂઆત કરીશું કારણ કે છેલ્લે રહેલી બાબતો સમજવાની સરળ છે તમે અંગેસ્થિતિને લો તો તેના ઘણા પ્રકારો છે તમે ઘમંડી અંગસ્થિતિ લઈ શકો તમે વિધ્વંસક અંગસ્થિતિ લઈ શકો તમે આ બધી બાબતો કરી શકો અંગચેષ્ટાઓ તમે કોઈના તરફ ચીંધી શકો અથવા તમારા હાથને તમારી પાછળ બાંધી શકો તમે તમારી દાઢી ઘસી શકો અથવા તમે તમારું માથું ખંજવાળી શકો અને તમે તમામ પ્રકારની બાબતો કરી શકો આથી અંગચેષ્ટા ફરીથી તમે જે કરી રહ્યા છો તેમાં અર્થસૂચક ભૂમિકા ભજવે છે અથવા તમે તરત જ તમારી સામે આમ હાથની અદબ વાળી શકો આ બધી બાબતો નિકટતા કે દૂરત્વના અર્થનું પ્રત્યાયન કરે છે અને આપણે આને વિગતે લઈશું સૌ પ્રથમ હું જ્યારે તમને આ ચિત્રો દેખાડું ત્યારે તમે તે ચિત્રોને ડાઉનલોડ કરો તે ચિત્રો તરફ જુઓ અને તેનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરો તે કદાચ સર્વેક્ષણ હોઈ શકે છે કદાચ આપણે સર્વેક્ષણના સ્વરૂપે કરી શકીશું તેથી આપણને સામાન્ય પ્રતિભાવ મળી શકે આ અંગસ્થિતિ વિશે સામાન્ય રીતે ભારતીયો શું અનુભવે છે તે શું પ્રત્યાયન કરે છે આવો જ કિસ્સો ચહેરાના હાવભાવ વિશેનો છે જે આપણે કરીશું એ દેખીતું છે કે ચહેરાના હાવભાવ અર્થસૂચક રીતે પ્રત્યાયન કરે છે આપણે જ્યારે અલગ વર્ગમાં ચહેરાના હાવભાવ વિશે વિગતે જોઈશું ત્યારે આપણે માત્ર એ શોધીશું કે તમે ચહેરાના હાવભાવને કેટલી સારી રીતે સમજો છો પરંતુ વાતચીતનો સંદર્ભ અને અંગચેષ્ટાઓ આપણે કદાચ આ જ વર્ગમાં કરીશું આથી તમે લિન્ક પર જાઓ અને ક્વિઝ ખોલો અને અંગચેષ્ટા પરની દરેક ક્વિઝ આપો આંખોથી સંપર્ક સ્થાપવા પર અગાઉ મહત્ત્વ આપેલું છે પણ બાકીના બે ક્ષેત્રોને મહત્ત્વ આપવું જરૂરી છે ક્ષેત્ર અને અંતર મિત્રો તમને લાગશે કે પ્રાણીઓ વિશે ક્ષેત્રની વાત હોય પણ માનવીઓ પણ ક્ષેત્રની સંકલ્પના પ્રત્યે તેટલા જ સંવેદનશીલ હોય છે આપણે જીવન પર્યંત ક્ષેત્રની સંકલ્પના પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોઈએ છીએ પણ આ સંકલ્પનાઓ સાપેક્ષ હોય છે અને તેમાં પરિવર્તન થતું રહે છે દાખલા તરીકે મારા ખિસ્સામાં પેન હોય અને મને જાણતી નથી તેવી કોઈ વ્યક્તિ ચાલો કહીએ કે તે પેન લેવાનો પ્રયત્ન કરે છે હવે ઘણી બધી વખત આવી પરિસ્થિતિ બને છે કારણ કે જે વસ્તુ ખિસ્સામાં છે તે મારું ક્ષેત્ર છે અને તે નિકટના ક્ષેત્રને જ દેખાડીશ જેઓ આ ક્ષેત્ર સુધી પહોંચી શકશે અને નહિ કે દરેક તે કુટુંબીજન હોઈ શકે પુત્રી હોઈ શકે પણ અન્ય કોઈ તેને સ્પર્શી શકતું ન હોવું જોઈએ તે આક્રમક અંગચેષ્ટા છે આપણે જ્યારે વાતચીત કરી રહ્યા હોઈએ ત્યારે આપણને કેટલીક જગ્યાની જરૂર પડે છે આમ અંતર અને ક્ષેત્ર એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે મારા વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક રીતે મેં એક નાનકડો રસપ્રદ અભ્યાસ કર્યો હતો મેં શોધેલું કે જ્યારે બે અજાણી વ્યક્તિઓ વાતચીત કરી રહી હોય અને જો તેઓ પુરુષો હોય તો એવું થાય છે કે તેમની વચ્ચેનું અંતર અંદાજિત બે ફૂટ જેટલું હોય છે બે મહિલાઓ વાતો કરી રહી હોય અને કહીએ કે તેઓ એકબીજાને જાણતી ન હોય તો તેમની વચ્ચેનું અંતર ઘટી જાય છે મહિલાઓ તેમની વચ્ચેના થોડા ઓછા અંતરથી ચાલો કહીએ કે 18 ઇંચ કે 16 18 ઇંચથી એકદમ આરામદાયી અનુભવે છે બીજી બાજુએ ભારતીય સાંસ્કૃતિક સંદર્ભમાં એક બીજાને જાણતા ન હોય તેવા પુરુષ કે સ્ત્રી એકબીજા સાથે વાતો કરે છે ત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અંતર વધારે હોય છે તે અઢી ફૂટ અથવા 30 ઇંચ જેટલું હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે વાત કરવા માટે આરામદાયી અનુભવે છે વાતચીતના અશાબ્દિક પાસાઓના સંદર્ભમાં આંગિક ભાષા ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અંતરનો ખ્યાલ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તમે કોફી ટેબલ પર કોઈની સાથે વાતચીત કરી રહ્યા હો ત્યારે પણ અથવા તમે તે સ્થળે વાતચીત કરી રહ્યા હો તો તે ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે આથી તમે આ બાબતે સભાન હોવો જોઈએ મિત્રો તમારી સાથે સર્વેક્ષણ કરીને હું અહીં માત્ર તેનો ઉલ્લેખ કરી રહ્યો છું પરંતુ પછીથી આપણે તેને વિસ્તારથી સમજવાના છીએ આપણે અશાબ્દિક પ્રત્યાયન સંબંધિત છેતરામણી અને અન્ય બાબતો વિશે વાત કરવાના છીએ તમે જ્યારે તેની વિગતોમાં જશો ત્યારે તમે તેને વાતચીત અને અશાબ્દિક પ્રત્યાયન સાથે જોડી શકશો સંદર્ભમાં તમે ક્યાં વાત કરી રહ્યા છો તે પર્યાવરણનો પણ સમાવેશ થાય છે સંદર્ભ તમે જ્યાં વાત કરી રહ્યા છો તેના પર આધારિત અને ખૂબ ભિન્ન હોઈ શકે છે ચાલો કહીએ કે તમે લિફ્ટમાં વાત કરી રહ્યા છો તો તમે એકબીજાથી અડોઅડ દબાઈને ઉભા છો તમે મોટા ખંડમાં વાત કરી રહ્યા છો તો તમે કદાચ એકબીજાથી વધુ અંતરે રહેલા છો અર્થનિર્ધારક સંદર્ભ એટલે તમે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો સાંવેગિક સંદર્ભ આ બધી જ બાબતો નિર્ધારિત કરે છે કે વાતચીત કઈ દિશામાં આગળ વધે છે તમે જુઓ છો કે વાતચીત કરી રહેલ સમાન લોકોને માટે જો તમે આ ત્રણ માપદંડોને અનુલક્ષમાં લો તો તેમની વાતચીત જુદી જુદી હશે આંગિક ભાષા જુદી જુદી હશે જગ્યા અને ક્ષેત્ર જુદા જુદા હશે અને દરેક કિસ્સામાં વ્યવહાર જુદો જુદો હશે હું આ અંગે એટલા માટે વાત કરી રહ્યો છું કે તમે તે હકીકતથી સભાન બનો કે સંદર્ભ ખૂબ ખૂબ અર્થસૂચક છે જો તમે સંદર્ભ પ્રત્યે સંવેદનશીલતા કેળવશો તો તમે યાદ રાખી શકશો કે આ ખાસ સંદર્ભમાં મારા માટે આ કામનું છે અને કયા સંદર્ભમાં શું કહેવું શું ના કહેવું વાતચીત કેવી રીતે કરવી કે ન કરવી આ બાબતોથી તમે સભાન બનશો સંસ્કૃતિ અને પ્રણાલિકા મેં ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં પુરુષો અને મહિલાઓ વિશે વાત કરી કદાચ પાશ્ચાત્ય સંદર્ભમાં તે સાચું ન પણ ઠરે આમ સંસ્કૃતિ ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે પ્રણાલિકા સંસ્કૃતિમાં સમાવિષ્ટ થતી બાબત છે સંસ્કૃતિની અંદર કોઈ બાબત અમૂક સમય સુધી બન્યા કરે છે ત્યાર પછી દરેક લોકો તેને અનુસરે છે હવે આ બાબતો અર્થસૂચક ભૂમિકા ભજવે છે તમે અને હું સારા મિત્રો હોઈ શકીએ પરંતુ તમે ક્યાંક ઊંચા હોદ્દા પર છો અને જ્યારે હું તમારી મુલાકાત લઉં છું ત્યારે મારે શિષ્ટાચારનું પાલન કરવું પડે છે અને મારે બહાર રાહ જોવી પડે મને તેનાથી માઠું ન લાગવું જોઈએ તમારે કેટલાક શિષ્ટાચારનું પાલન કરવું પડતું હોય છે આમ વિવિધ સંદર્ભમાં જેમ કે મીટિંગમાં નિકટ મિત્રોએ પણ જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપવી પડે છે વર્તન કરવું પડે છે ઘરે આવીને તેઓ એકબીજાની પીઠ થાબડતા હોય છે પરંતુ મોટા ખંડમાં જ્યારે તેઓ મીટિંગની અંદર હોય ત્યારે તેઓ ખૂબ ઔપચારિક રીતે વાત કરી રહ્યા હોય છે તેઓ ઔપચારિક રીતે બોલી રહ્યા હોય છે તેઓ એકબીજાને ખૂબ ઔપચારિક સંબોધન કરી રહ્યા હોય છે આથી આ બાબતોને અનુલક્ષમાં લેવાની હોય છે અને આપણે તે બાબતે સભાન હોવા જોઈએ અને તેની સાથે સત્તા સંબંધ પણ સંકળાયેલો છે કારણ કે તમે બહાર મિત્રો હોઈ શકો પરંતુ ખાસ સંદર્ભમાં ઔપચારિક રીતે એક મિત્ર બીજાનો ઉપરી છે વાતચીતના સંદર્ભમાં સત્તા સંબંધ ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે કારણ કે વાતચીતમાં તમે કોઈની સાથે કેવી રીતે બોલવાના છો તમે કેવી રીતે વાતચીત કરવાના છો તેનો આધાર સત્તા સંબંધ પર રહેલો છે મેં જ્યારે શ્રવણ અને કથન વિશે વાત કરી ત્યારે દરેક મુદ્દાઓ કહ્યા અને કર્યા છે છતાં એમ કહેવું સારું રહેશે કે પ્રામાણિક બનો તમે જે છો તે જ રહો સંનિષ્ઠ બનો તમારા મનમાં જે હોય તેના વિશે કથન કરતી વખતે ભયભીત ન થાઓ વિનમ્ર બનો તમે કોઈ બાબત વિશે સંમત ન થતા હોય તો તેનો સંકેત આપો તેને પરોક્ષ રીતે રજૂ કરો જેથી કરીને બંને વચ્ચેની શક્ય સંમતિનો હંમેશા અવકાશ રહે હવે એવા મુદ્દાઓ છે કે જે વાતચીતની સાથે શરૂ થાય છે જે કદાચ અન્ય ક્ષેત્રો જેવા કે વાટાઘાટ સમજાવટ ઉગ્ર ઘર્ષણ વ્યવસ્થાપન કેટલીક એવી બાબતો છે જે પ્રાધ્યાપક વી ગિરિ અને પ્રાધ્યાપક સુઆર થોડા સમય પછી લેશે પરંતુ હું તમને આ સંદર્ભમાં તેના વિશે સભાન બનાવી રહ્યો છું હવે હું મોહરા વિશે ઝડપથી ઉલ્લેખ કરીશ આપણે જુદી જુદી પરિસ્થિતિમાં વાત કરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે જુદી જુદી ભૂમિકા ભજવીએ છીએ દાખલા તરીકે હું એક જ વ્યક્તિ છું પરંતુ જે રીતે હું મારી પત્ની સાથે વાત કરીશ જે રીતે મારી પુત્રી સાથે વાત કરીશ જે રીતે હું મારા મિત્ર સાથે વાત કરીશ જે ખૂબ જ જૂનો મિત્ર હોઈ શકે કદાચ બાળપણનો મિત્ર જે રીતે હું મારા ઉપરી સાથે વાત કરીશ હવે આ ખૂબ ખૂબ જુદું હશે દેખીતી રીતે જ તમે કહી શકો કે એક રીતે તમે સમરૂપતાનો ઉપયોગ કરી રહ્યા છો તે રીતે ખરેખર તે મહોરું નથી તેમ કહેવા માટેની માત્ર તે સમરૂપતા છે અથવા તમે તેને ભૂમિકા ભજવવી અથવા તમને ગમે તે કહી શકો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા પ્રકારના લોકો સાથે આપણે જુદી જુદી રીતે વાતચીત કરીએ છીએ અને આ સભાનતા ખૂબ ખૂબ અગત્યની છે કારણ કે વાતચીતને ગ્રહણ કરવા માટેની સંવેદનશીલતા ખૂબ જુદી જુદી હશે જુદા જુદા લોકો સાથે કથન કરવાની જુદી જુદી રીત હશે અને હું કહેવા માગું છું કે જે પરિસ્થિતિમાં સોફ્ટ સ્કિલ્સ ખૂબ ખૂબ મહત્ત્વની હશે તેના માટે આ ખૂબ ખૂબ પ્રસ્તુત છે આમ અહીં કેટલાક ઉદાહરણો છે જેને તમે અજમાવી શકો તમે જોશો કે દરેક વખતે તમે જુદી ભૂમિકા લો છો તમે ખૂબ ખૂબ જુદી રીતે વર્તન કરો છો તમને જણાશે કે આ આપમેળે થાય છે અને તમે સમજી શકશો કે આપણે આ ભૂમિકા ખૂબ સરળતાથી ખૂબ ઝડપથી બદલીએ છીએ અને જો તમે તેમ નથી કરતા તો કદાચ આપણે તેમ કરવું એટલું જ જરૂરી છે આપણે આપણી માન્યતાઓને વળગી રહેવાનું છે અને આ બધું પરંતુ આપણા વર્તનની તરાહો કાં તો ઔપચારિક હશે અથવા અનૌપચારિક આપણી ભાષા જે રીતે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તે જુદી હશે આપણી આંગિક ભાષા જુદી હશે હવે આ બાબતો ખૂબ ખૂબ મહત્ત્વની છે અને આ ઘટકો પ્રત્યે આપણે કેટલાક સ્તરે સંવેદનશીલતા વિકસાવવાની જરૂર છે ટેલિફોન વિશે અગાઉ મહત્ત્વ આપેલું છે અને અહીં હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે એ છે કે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે મેં તમને અગાઉ કહ્યું હતું તેમ અશાબ્દિક પ્રત્યાયનનો ઉપયોગ કરીને કેટલીક બાબતો આપવાનું શક્ય નથી અને હું માત્ર એ હકીકતને ભારપૂર્વક કહેવાપ્રયત્ન કરી રહ્યો છું કે ફોન પરનું કથન તે પ્રત્યાયનનું ખૂબ ખૂબ મહત્ત્વનું પરિમાણ છે અને થોડી વાર પહેલાં દર્શાવ્યું હતું તેને તમે અજમાવો તો જેમ કે વાસ્તવિક જીવનમાં જુદી જુદી વ્યક્તિઓ તરીકેનો ભૂમિકા ભજવવી અથવા મુખોન્મુખ કે ફોન પર વાત કરવી તમને જણાશે કે પ્રયુક્તિઓની શરૂઆત અર્થસૂચક રીતે જુદી હોય છે અને તમે જો આ અજમાવી શકો તો કદાચ તે ખૂબ સારો વિચાર છે કારણ કે તેનાથી તમે જ્યારે પ્રત્યાયન કરો છો ત્યારે તમે કેવી રીતે વાતચીત કરો છો તેની સંવેદનશીલતા કેળવાય છે તો અહીં અસાઈમેન્ટ નો બીજો ભાગ છેઅને ડિસ્કશન ફોરમ માં જ્યારે હું આ બાબતો વિશે ચર્ચા કરીશ ત્યારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને અંતે તમે જે કંઈ કહો કે કરો તેની માનવીય બાજુને મહેરબાની કરીને યાદ રાખો આપણે સહેલાઇથી દુભાઈ જઈએ છીએ આપણને સહેલાઈથી માઠું લાગી જાય છે આપણે ઉપેક્ષિત થયાનું અનુભવીએ છીએ માનવ પ્રત્યાયન ખૂબ સરળ નથી તમારે કાળજી દાખવવી પડે છે તમારે સંવેદનશીલ બનવું પડે છે સારું પ્રત્યાયન કરી શકવા માટે તમારે દરેક સમયે આ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે